નમસ્કાર તેથી છેલ્લા વ્યાખ્યાનમાં આપણે સ્ટેટ વેરીયબલ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને આપણે એ પણ જોયું છે કે જો આપણી પાસે nth ઓર્ડર ડીફરન્સીયલ સમીકરણ છે તો તે n પ્રથમ ઓર્ડરના સમીકરણો માં રૂપાંતરિત થઈ શકે છે અને પછી આપણે એ પણ ચર્ચા કરી કે આ ડીફરન્સીયલ સમીકરણો કે જે આમ તો પ્રથમ ઓર્ડરના છે તે સ્ટેટ સમીકરણ તરીકે ગણી શકાય અને આપણે વિવિધ સ્ટેટ વેરીયબલ્સ ને વ્યાખ્યાયિત કરી શકીએ તદનુસાર આપણે સ્ટેટ વેરીયબલ ને સ્ટેટ સમીકરણ તરીકે ઓળખાતા સમીકરણમાં રૂપાંતરિત કરી શકીએ આપણે એ પણ પુરવાર કર્યું છે કે તમે તે સમીકરણ મેટ્રિક્સ ફોર્મ માં xtAxtBu તરીકે લખી શકો છો આપણે એ પણ ચર્ચા કરી કે આઉટપુટ સમીકરણ આપણે સમાન રીતે લખી શકીએ છીએ અને આપણે ytCxtDu લખી શકીએ છીએ આજે આપણે સ્ટેટ ડાયાગ્રામ વિશે ચર્ચા કરીશું અને સ્ટેટ ડાયાગ્રામ પર જતા પહેલાં ચાલો આપણે મલ્ટિ વેરિયેબલ સિસ્ટમ ના કિસ્સામાં ટ્રાન્સફર ફંક્શન ને પહેલા સમજીએ તેનો અર્થ એ કે જો તમારી પાસે સિસ્ટમમાં મલ્ટિપલ વેરિયેબલ છે તો તમે ટ્રાન્સફર ફંક્શન કેવી રીતે શોધી શકશો હવે ટ્રાન્સફર ફંક્શનની વ્યાખ્યા મલ્ટિપલ ઇનપુટ્સ અને આઉટપુટ્સ સાથે લીનીઅર સિસ્ટમ સુધી સરળતાથી વિસ્તૃત કરવામાં આવે છે અને આ પ્રકારની સિસ્ટમ જ્યાં તમારી પાસે મલ્ટિપલ ઇનપુટ્સ અને આઉટપુટ્સ છે આપણે તેને મલ્ટિવેરિયેબલ સિસ્ટમ્સ કહીએ છીએ હવે જો એક લીનીઅર સિસ્ટમ પાસે p ઇનપુટ્સ અને q આઉટપુટ છે તો jth ઇનપુટ અને ith આઉટપુટ વચ્ચે ટ્રાન્સફર ફંક્શન આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે GijsYiRj હવે જ્યારે અન્ય ઇનપુટ વેરીયબલ્સ 0 હોય ત્યારે આ લાગુ થાય છે તેનો અર્થ છે કે Rk0k12pk≠j તેથી આપણે એક સમયે એક ઇનપુટ પર વિચાર કરી રહ્યા છીએ હવે ટ્રાન્સફર ફંકશન શોધવા માટે આ ફક્ત jth ઇનપુટ ધ્યાનમાં લેવામાં આવે છે જો તમે બધા ઇનપુટ્સને ધ્યાનમાં લો કહો કે ત્યાં p ઇનપુટ્સ છે જો તમે બધા ઇનપુટ્સને ધ્યાનમાં લો તો તમે આઉટપુટ લખી શકો છો તે s ડોમેનમાં ટ્રાન્સફોર્મ્ડ આઉટપુટ YisGi1sR1sGi2sR2sG1psRps છે હવે એ જ રીતે વિવિધ આઉટપુટ માટે કે જ્ય I એ 1 થી q સુધીની રેંજ માં છે તમે આ સમીકરણો લખી શકો છો અને જ્યારે તમે કમ્પાઇલ કરો ત્યારે તમે મેટ્રિક્સ ફોર્મ આ રીતે લખી શકો છો YsGsRs એ q×1 ટ્રાન્સફોર્મ્ડ આઉટપુટ વેક્ટર છે એ p×1 ટ્રાન્સફોર્મ્ડ ઇનપુટ વેક્ટર છે અને એ q×p ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ છે તેથી આ તમે કેવી રીતે મેટ્રિક્સ ની વ્યાખ્યા કરો છો જેમાં મલ્ટિપલ આઉટપુટ અને મલ્ટીપલ ઇનપુટ છે હવે ચાલો જોઈએ કે જ્યારે તમારી પાસે મલ્ટિપલ ઇનપુટ આઉટપુટ હોય છે કે જેનો અર્થ છે કે આપણી પાસે મલ્ટિવેરિયેબલ સિસ્ટમ છે ત્યારે આપણે ટ્રાન્સફર ફંક્શન કેવી રીતે શોધીશું તેથી જો તમે આ બ્લોક ડાયાગ્રામને અહીં જુઓ તો તમારી પાસે એક મલ્ટિવેરિયેબલ સિસ્ટમ છે જ્યાં બધા મલ્ટિપલ ઇનપુટ્સ r1થી શરૂ કરી rp સુધીના અને આઉટપુટ 1 થી શરૂ કરી q સુધીના છે તેથી ટૂંકમાં તમે કહી શકો છો કે તેમાં ઇનપુટ તરીકે વેક્ટર R છે અને આઉટપુટ તરીકે વેક્ટર Y છે તેથી હવે જો તમને ટ્રાન્સફર ફંકશન શોધવા માટે પૂછવામાં આવે કે જેમાં ફીડબેક લૂપ છે મલ્ટિવેરિયેબલ ઇનપુટ ના કિસ્સામાં આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું તેથી આ Rs મલ્ટિવેરિયેબલ ઇનપુટ છે તેથી તમારી પાસે ઇનપુટ તરીકે વેક્ટર R હશે અને આઉટપુટ તરીકે વેક્ટર Yહશે જેમા q ટર્મ્સ નો વેકટર હશે હવે G એ ટ્રાન્સફર ફંક્શન છે જેથી તમે જોઇ શકો છો કે આને ટ્રાન્સફર મેટ્રિક્સ તરીકે ગણી શકાય જે આપણે આ કેસમાં જોયું છે તેથી આપણે શું લખી શકીએ છીએ તો આ કેસમાં આ તમારો ફોરવર્ડ પાથ ગેઇન મેટ્રિક્સ છે આ તમારો ફિડબેક પાથ ગેઇન મેટ્રિક્સ છે હવે જો તમે શોધશો YsGsUs UsRs Bs BsHsYs તેથી જેમ આપણે ચર્ચા કરી છેY એ q×1 આઉટપુટ વેક્ટર છે UR અને B એ બધા p×1 વેક્ટર છે અને G અને H અનુક્રમે q×p અને p×q ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ છે હવે ઉદ્દેશ એ છે કે આપણે ઇન્ટરમેડીએટ વેરીયબલ્સ જે U અને B છે તેને દૂર કરવાની જરૂર છે તેથી જ્યારે આપણે U અને B ને આ ત્રણ સમીકરણોમાંથી નાબૂદ કરીએ ત્યારે આપણે લખી શકીએ છીએ કે YsGsRs GsHsYs હવે જ્યારે તમે ફરીથી કમ્પાઇલ કરો YsIGsHs 1GsRs હવે ટ્રાન્સફર ફંક્શન બીજું કઇ નહી પણ તેથી જો તમે YsRsMકહો છો તો MsIGsHs 1Gs તેથી મલ્ટિવેરિયબલ સિસ્ટમના કિસ્સામાં આ રીતે તમે ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ મેળવશો હવે ચાલો એક ઉદાહરણ લઈએ ધારો કે ફોરવર્ડ પાથ ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ Gs આપવામાં આવેલ છે અને ફીડબેક પાથ ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ H છે તે આપવામાં આવેલ છે હવે આપણે ક્લોસ્ડ લૂપ ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ શોધવાની જરૂર છે તેથી પહેલા આપણે IGsHsની કિંમત શોધવા પ્રયત્ન કરીશું તેથી સિસ્ટમના ક્લોસ્ડ લૂપ ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સનું મૂલ્યાંકન નીચે મુજબ થાય છે હવે આગળ આપણે ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ શોધવાની જરૂર છે તેથી તે કિસ્સામાં જ્યારે આપણે ક્લોસ્ડ લૂપ ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ શોધી રહ્યા છીએ જયાં આમ હવે ચાલો સ્ટેટ ડાયાગ્રામ વિશે વાત કરીએ તો સ્ટેટ ડાયાગ્રામ શું છે સ્ટેટ ડાયાગ્રામ એ સિગ્નલ ફ્લો ગ્રાફ ના વિસ્તરણ સિવાય બીજું કશું જ નથી જેના વિશે આપણે અગાઉના વ્યાખ્યાનોમાં ચર્ચા કરી હતી અને આ સ્ટેટ સમીકરણો કે જેની આપણે ચર્ચા કરી અને ડીફરન્સીયલ સમીકરણો બતાવે છે કારણ કે જ્યારે તમે ફસ્ટ ઓર્ડર ડિફરન્સલ ઇક્વેશન વિશે વાત કરો છો જે સ્ટેટ સમીકરણ સિવાય બીજું કશું નથી જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેથી સ્ટેટ સમીકરણ અને ડીફરન્સીયલ સમીકરણ સિગ્નલ ફ્લો ગ્રાફના વિસ્તરણમાં બતાવી શકાય છે જે બીજું કંઈ નહી પણ સ્ટેટ ડાયાગ્રામ છે હવે સ્ટેટ ડાયાગ્રામ નું મહત્વ એ છે કે તે સ્ટેટ સમીકરણો વચ્ચે ગાઢ સંબંધ બનાવે છે કમ્પ્યુટર સિમ્યુલેશન અને ટ્રાન્સફર ફંક્શન જ્યારે આપણે જોઈશું ત્યારે આ સેશન માં સ્ટેટ ડાયાગ્રામની વિગતવાર ચર્ચા કરીશુ મૂળભૂત રીતે સ્ટેટ ડાયાગ્રામ સિગ્નલ ફ્લો ગ્રાફના તમામ નિયમોને અનુસરીને બનાવવામાં આવે છે જે આપણે અત્યાર સુધી લાપ્લાસ ટ્રાન્સફોર્મ્ડ સ્ટેટ ઇક્વેશન નો ઉપયોગ કરીને જોયું છે હવે સિગ્નલ ફ્લો ગ્રાફ અને સ્ટેટ ડાયાગ્રામ વચ્ચેનો તફાવત એ ઇન્ટિગ્રેશન ઓપરેશન છે જે આપણી પાસે સિગ્નલ ફ્લો ગ્રાફ અને સ્ટેટ ડાયાગ્રામની તુલનામાં થોડો તફાવત છે તેથી આ કિસ્સામાં જ્યારે આપણે સ્ટેટ ડાયાગ્રામ વિશે વાત કરીએ છીએ ચાલો પહેલા આપણે જોઈએ કે સ્ટેટ ડાયાગ્રામમાં તમે કેવી રીતે ઇન્ટિગ્રેશન ઓપરેશનને વ્યાખ્યાયિત કરી શકો છો ચાલો જોઈએ કે ત્યાં x1 અને x2 બે વેરીયબલ્સ છે અને આ એકબીજા સાથે dx1dtx2t તરીકે સંબંધિત છે તેથી જો તમે સ્ટેટ ડાયાગ્રામમાં તેને રજુ કરો તો તમે કહેશો કે આ મૂળભૂત રીતે x2 છે આ x1 છે આપણે પહેલા બંને બાજુએ ઇન્ટિગ્રેશન લેવું પડશે જેથી આપણે લખી શકીએ છીએ x1tt0tx2dτx1 હવે જો તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લો તો આપણે જાણીએ છીએ કે સિગ્નલ ફ્લો ગ્રાફ બીજગણિત એ ટાઇમ ડોમેન માં ઇન્ટિગ્રેશનનું સંચાલન કરશે તો આપણે શું કરવુ પડશે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મને બંને બાજુએ લેવું પડશે તો આપણે લખી શકીએ છીએ X1sLt0tx2dτx1sL0tx2dτ 0t0x2dτx1s તેથી આ ઇન્ટિગ્રેશન ની સહાયથી સમાનરૂપે રજૂ કરી શકાય છે જેને આપણે બે ભાગમાં વહેંચ્યા છે હવે જો તમે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ જુઓ તો તમે તેને સરળતાથી આ રીતે લખી શકો છો X1sX2s L0t0x2dτx1t0s અને સ્ટેટ ટ્રાન્ઝિશન એ ટાઉ τ થી શરૂ થવાનું માનવામાં આવે છે જે t0 બરાબર છે તેનો અર્થ એ કે આપણે τt0પર સ્થાનાંતરિત ટ્રાન્ઝિસ્ટીંગ કરી રહ્યાં છીએ જેનો અર્થ થાય છે કે0τt0 માટે x 20 તેનો અર્થ એ કે આ વિભાગ તમે 0 દ્વારા બદલી શકો છો તેથી અંતે તમે જે મેળવો છો તે X1sX2sx1sτt0 છે હવે સમીકરણ કે જે આપણે હમણાં જ શોધ્યું હતું જે X1sX2sx1s છે એ હવે એલ્જિબ્રિઇક છે અને તે સિગ્નલ ફ્લો ગ્રાફ દ્વારા રજૂ કરી શકાય છે આપણે કેવી રીતે રજૂઆત કરીશું જો આપણે આ આકૃતિ જોઇશું તો તમારી પાસે બે વેરીયબલ્સ છે એક X2 છે અને બીજું X1 છે અને આપણે અહીં સરવાળો કરીએ છીએ જે સમિંગ બ્લોક છે તેથી આ બિંદુએ આ X2sx1 હશે અને પછી તેનો 1s દ્વારા ગુણાકાર થાય છે તેથી આખરે તમને X2sx1s મળે છે જે બીજું કશું જ નથી પણ સમીકરણ છે જે આપણે હમણાં જ કરેલા ઇન્ટિગ્રેશનના કિસ્સામાં મેળવ્યું હતું વૈકલ્પિક રીતે તમે તેને ઓછી સંખ્યાના કનેકશન્સ માં પણ રજુ કરી શકો છો તેથી કહો કે જો આ બ્લોક એ X1 રજૂ કરે છે તેથી 1s તમે બંને કિસ્સાઓમાં મૂકી શકો છો તેથી અહીં જ્યારે તમે સરવાળો કરો ત્યારે તમને X2sx1sમળશે તેથી બંને આકૃતિઓ સમાન સમીકરણ રજુ કરે છે તેથી આ આકૃતિનો ફાયદો એ છે કે તે સમીકરણ બતાવવા માટે તમારે ઓછા એલીમેન્ટ ની જરૂર પડે છે જે આપણે હમણાં જ મેળવ્યું હતું હવે ચાલો જોઈએ કે તમે કેવી રીતે ડીફરન્સીયલ સમીકરણો ને સ્ટેટ ડાયાગ્રામ માં રૂપાંતરિત કરશો તેથી જ્યારે લીનીઅર સિસ્ટમને હાઇર ઓર્ડર ડીફરન્સીયલ સમીકરણો દ્વારા વર્ણવવામાં આવે છે ત્યારે સ્ટેટ ડાયાગ્રામ આ સમીકરણોથી બનાવી શકાય છે આપણે કેવી રીતે બનાવીશું ચાલો એક ડીફરન્સીયલ સમીકરણ ધ્યાનમાં લઈએ જે nth ઓર્ડરનું ડીફરન્સીયલ સમીકરણ છે તેથી તે છે dnydtnandn 1ydtn 1a2dytdta1ytrt તો ધારો કે તમને આ ડીફરન્સીયલ સમીકરણ મળ્યું છે અને તમારે આ ડીફરન્સીયલ સમીકરણને સ્ટેટ ડાયાગ્રામમાં રૂપાંતર કરવું પડશે આપણે બનાવવું પડશે આપણે આ સમીકરણમાં બતાવ્યા પ્રમાણે આ સમીકરણને ફરીથી ગોઠવવું પડશે જે આપણે લખીશું dnydtn andn 1ytdtn 1 a2dytdt a1ytrt તેથી આપણે શું કર્યું આપણે આને ડાબા ઘટક તરીકે રાખ્યું છે અને બાકીનું આપણે જમણી બાજુ સ્થાનાંતરિત કર્યું છે તેથી આપણને આ સમીકરણ પહેલાના સમીકરણથી મળ્યું છે તેથી તમે જાણો છો કે વ્યક્તિગત ઘટકો ને તમે તેમના લાપ્લાસ ટ્રાન્સફોર્મ તરીકે રજૂ કરી શકો છો તેથી આપણે શું કરીશું આપણે આ ચોક્ક્સ ઘટકને Rt ના લાપ્લાસ ટ્રાન્સફોર્મથી બદલી શકો છો તેથી આપણી પાસે હવે જમણી બાજુએ ફોર્સિંગ ફંક્શન તરીકે એક માટે કુલ લગભગ n એલિમેન્ટ છે તેથી આ સામાન્ય રીતે નોડ તરીકે માનવામાં આવે છે તેથી જ્યારે તમે તેને નોડ તરીકે રજૂ કરો છો ત્યારે તમે તેને ફિગર માં કેવી રીતે બતાવશો તેથી આપણે y જોઇશું તેથી આપણે Y તરીકે 1 નોડ મૂક્યો છે પછી આગળ s ગુણ્યા Ys છે તેથી આપણે sY મૂક્યું છે અને આગળ તેવી જ રીતે તેથી આપણે છેલ્લા ઘટક માટે sn માઈનસ 1Y અને પછી snY સુધી પહોંચ્યા છે અને પછી આપણે R ઉમેરીએ તેથી આપણે બધા એલીમેન્ટ્સ મૂકી દીધા છે જે આપણે સમીકરણમાં નોડસ તરીકે જોયા છે તેથી siYs શું છે તેથી આઈથ ઓર્ડર ડિફરન્સયલ કમ્પોનન્ટ કે જે diYના છેદમાં dti જે બીજુ કઇ નહી પરંતુ siY છે તેથી nth ઓર્ડરના ઘટક માટે આપણે snY લખ્યું છે હવે આપણે નોડસ ને વ્યાખ્યાયિત કર્યા છે આગળ આ સમીકરણનો ઉપયોગ લિંક્સ ને વ્યાખ્યાયિત કરવા કરીશું તેથી જો તમે સમીકરણ જુઓ જે આપણે હમણાં જ ફરીથી ગોઠવ્યું છે જેથી હવે આપણે જે જોઈ શકીએ છીએ તે આપણે કનેક્શંસ જોઈ શકીએ છે તેથી જો તમે આ ચોક્કસ નોડ જોશો જે કંઇ જ નથી પરંતુ આ ખાસ ઘટકને રજુ કરે છે કે જે dnydtnછે તેથી તેનો અર્થ એ કે આ અન્ય તમામ ઘટકોનો સરવાળો હશે તેથી rt પાસે ત્યાં કોઈ ઘટક ગુણાંક નથી તેથી તમે r ને s ની ny ઘાત સાથે ફકત યુનિટી ગેઇન સાથે જોડશો હવે ચાલો આપણે આ ખાસ કોમપોનંટને જોઈએ જેથી s ડોમેન માં તમે માઇનસ a1ys લખી શકો છો તો શું થશે આ ચોક્કસ ઘટક માટે તમે ગુણાંક એ માઇનસ a1 છે તેથી તમે શું કરશો તમે y ને s ની ny ઘાત સાથે માઇનસ a1 સાથે જોડશો તેવી જ રીતે આ માટે તમે માઇનસ a2 ગુણ્યા sys લખી શકો છો જેથી sys તમે અહીં જુઓ અને આ s ની nys ઘાત સાથે માઇનસ a2 કોફીસીયંટ સાથે જોડાયેલ છે તેથી તમને કનેક્શન તરીકે માઇનસ a2 મળે છે અને તે જ રીતે તમે તે બધાને કનેક્ટ કરો છો તેથી આખરે તમે જે મેળવો છો તે s ની ny ઘાત છે જે બીજું કંઇ નથી પરંતુ r માઈનસ s માઈનસ s ની n ઘાત માઈનસ y માઇનસ n માઇનસ 1 s ની n ઘાત માઈનસ 2y અને આગળ તેવુ વધુ માઈનસ a2sy માઈનસ a1y છે તેથી આ ચોક્ક્સ આકૃતિ ડીફરન્સીયલ સમીકરણ રજૂ કરે છે જે આપણે હમણાં જ લખ્યું છે હવે જે મહત્વની વસ્તુ બાકી છે તે એ છે કે આપણે કનેક્ટેડ નોડ્સને કેવી રીતે કોરિલેટ કરીશું જે એકબીજાને અડીને છે આપણે તેમને કેવી રીતે જોડીશું તેથી પહેલાનાં કિસ્સામાં જ્યારે આપણે ચર્ચા કરી આપણે ચર્ચા કરીએ છીએ કે કેવી રીતે x1 અને x2 સંબંધિત છે તેથી આ માહિતી જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે આપણે કોમ્પોનંટ્સને કનેક્ટ કરવામાં ઉપયોગ કરીશું તેથી જો તમે આ બાજુના ભાગ પર કમ્પોનેંટ જોશો તો x2 એ x1 સાથે જોડાયેલ છે તમે કેવી રીતે કનેક્ટ કરી રહ્યાં છો તમે sy સાથે કનેક્ટ કરી રહ્યાં છો એ y સાથે s ની n ઘાત માઇનસ 1 વત્તા y ની ઇનિશિયલ કંડિશન કનેક્ટ થયેલ છે જે y t0 ના છેદમાં s છે તેથી આ તે છે જે તમે સમીકરણમાંથી મેળવ્યું જે આપણે હમણાં જ મેળવ્યું હતું તેથી જો તમે x1 જુઓ તો x1 એ x2 ના છેદમાં s ગુણ્યા x1 t naught ભાગ્યા s સિવાય બીજું કંઈ નથી આપણા કિસ્સામાં x1s એ y છે x2s એ sy છે તેથી આપણે શું કરીશું આપણે તે માહિતીનો ઉપયોગ કરીશું અને નજીકના નોડસ ને કનેક્ટ કરીશું તેથી આ રીતે તમે બધા નજીકના નોડસને 1 ના છેદમાં s દ્વારા કનેક્ટ કરી શકો છો અને ઇનિશિયલ કંડિશન મૂકી શકો છો કારણ કે જ્યારે તમે nth ઓર્ડર ડીફરન્સીયલ ઇક્વેશન ને n ફર્સ્ટ ઓર્ડર સમીકરણો માં વહેંચો છો આપણે કેસમાં ચર્ચા કર્યા મુજબ તમારી પાસે સમીકરણ હશે તેથી તમને લાપ્લાસ ડોમેન માં આ સમીકરણો મળશે જ્યાં તમારી પાસે દરેક સ્ટેટ વેરીયબલ માટેની ઇનિશિયલ કંડિશન છે તેથી આપણે તે માહિતીનો ઉપયોગ કરીશું અને આપણે તમામ સ્ટેટ વેરીયબલની ઇનિશિયલ કંડિશન મૂકીશું અને તેમને 1 ના છેદમાં s દ્વારા જોડીશું તેથી આ અંતિમ સ્ટેટ ડાયાગ્રામ છે જે તમને મળશે અને આ એ ચોક્ક્સ ડીફરન્સીયલ સમીકરણને રજુ કરશે હવે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ કે જેથી તમે વધુ સારી રીતે સમજી શકો ચાલો આપણે જોઈએ કે ત્યાં એક ડીફરન્સીયલ સમીકરણ છે જે d2ydt23dytdt2ytrt છે હવે આપણે શું કરીશું આપણે છેલ્લા સમીકરણના હાઇએસ્ટ ઓર્ડર ટર્મ ને બાકીની ટર્મસ સાથે સરખાવીશું તો આપણે શું લખી શકીએ આપણે d2ydt2 3dytdt 2ytrt લખી શકીએ છીએ તેથી અહીં આપણે 1 2 3 4 નોડ્સ બનાવીશું હવે આ નોડ મૂળભૂત રીતે તમને વધુ સારી સ્પષ્ટતા આપવા માટે વિસ્તૃત કરવામાં આવ્યો છે તેથી તમે યુનિટ ગેઇન સાથે y ઉમેરી શકો છો જેથી તમને સ્ટેટ ડાયાગ્રામ ની સ્પષ્ટ સમજણ મળી શકે તેથી આપણે આ ચાર નોડ્સ ઉમેર્યા છે એક R છે બીજો yછે તેથી તમેYસાથે બદલાશો ત્રીજોdytdtછે તેથી sYસાથે બદલશો અને d2ydt2 તમે s2Yસાથે બદલો છો હવે આપણે પહેલા કઈ પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું આપણે તે પ્રક્રિયા નો ઉપયોગ કરીશું તેથી y એ 2s વર્ગ y સાથે ગુણાંક તરીકે માઇનસ 2 સાથે ઉમેરાઇ રહ્યું છે તેથી આપણી પાસે માઇનસ 2 એ ગુણાંક તરીકે છે તમે dy ના છેદમા dt ને માઇનસ 3 2s વર્ગ y સાથે ગુણાકાર કરો છો તેથી આપણને આ બંને જોડાણો મળશે અને r પાસે ગુણાંક તરીકે 1 હોય છે તેથી r એ s વર્ગ y સાથે 1 ગેઇન તરીકે જોડાયેલ છે તેથી હવે આપણે શું કરીશું આપણે આ બંને નોડ્સને એકબીજા સાથે ઇન્ટિગ્રેશન ફંકશન ની મદદથી જોડશું જેની ચર્ચા આપણે કરી છે તેથી આપણે 1 ના છેદમાં s વર્ગ સાથે કનેક્ટ કરીશું જે 1 ના છેદમાં s સાથે sy સાથે જોડાશે અને વત્તા તમારી પાસે y1 t naught ના છેદમાં s માટે ઇનિશિયલ કંડિશન છે અને પછી y માટે આપણી પાસે ઇનિશિયલ કંડિશન તરીકે yt naught ના છેદમાં s છે તેથી છેવટે તમને ડીફરન્સીયલ સમીકરણ માટે સ્ટેટ ડાયાગ્રામ મળે છે જે આપણે હમણા સ્લાઇડમાં બતાવ્યું છે તેથી હવે પછીનો પ્રશ્ન આવે છે જ્યારે તમને સ્ટેટ ડાયાગ્રામમાંથી ટ્રાન્સફર ફંક્શન શોધવા માટે પૂછવામાં આવે છે તો તમે શું કરશો તેથી ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનું ટ્રાન્સફર ફંકશન સ્ટેટ ડાયાગ્રામમાંથી ગેઇન ફોર્મ્યુલા નો ઉપયોગ કરીને અને અન્ય તમામ ઇનપુટ્સ અને ઇનિશિયલ કંડિશનને 0 પર સેટ કરીને પ્રાપ્ત થાય છે તેથી આપણે શું કરીશું આપણે ઇનિશિયલ કંડિશનને 0 પર સેટ કરીશું અને ત્યારબાદ આપણે આઉટપુટ થી ઇનપુટ સમાન કરીશું તેથી R અને Ys એ ગેઈન ફોર્મ્યુલા નો ઉપયોગ કરીને પ્રાપ્ત થાય છે તેથી આપણે શું કરીશું ટ્રાન્સફર ફંકશન છે YR1s23s2 તો આ સાથે આપણે આપણું આજનો સેશન બંધ કરીએ છીએ જેમાં આપણે મુખ્યત્વે સ્ટેટ ડાયાગ્રામ ની ચર્ચા કરી હવે આપણે આગળ જોઇશું કે સ્ટેટ સમીકરણો શોધવા માટે સ્ટેટ ડાયાગ્રામ નો ઉપયોગ કેવી રીતે કરીશું